વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ ના આ કોર્સના 3જા પાઠમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્ત છે અને આ મારી કોન્ટેક્ટ વિગતો છે જ્યાં તમે મને કોલ કરી શકો છો અથવા તમે અભ્યાસક્રમ પસાર કર્યા પછી મને લખી શકો છો અને તમારા ફીડબેકનો જવાબ આપીને મને ખૂબ આનંદ થશે આપણે ત્રીજો પાઠ જોઈએ છીએ જે સર્વિસ સીસ્ટમ વિશે છે તો અહીં 2 વિષયો છે સર્વિસ સિસ્ટમ અને સર્વિક્શન સિસ્ટમ છે તો સિસ્ટમ શું છે સિસ્ટમને બ્લેક બોક્સ તરીકે વર્ણવી શકાય છે જેમાં આઉટપુટ પેદા કરવા માટે ઇનપુટ પર ટ્રાન્સફોર્મેશન પ્રવૃત્તિ કરે છે તેથી તે મૂળભૂત રીતે બ્લેક બોક્સ છે અને બ્લેક બોક્સમાં ઇનપુટ છે અને પછી આ આઉટપુટ છે તેથી તે બ્લેક બોક્સ અને ઇનપુટ અને આઉટપુટ જે સિસ્ટમ માટે બધા એક સાથે હોઈ શકે છે તો તમે જુઓ સર્વિસ સિસ્ટમ કંઈક અંશે આવી છે સર્વિસસ્કેપ છે સર્વિસસ્કેપ તે સ્થાન છે જ્યાં સર્વિસ પૂરી પાડવામાં આવે છે તેથી તે થિયેટર હોઈ શકે છે અથવા તે રેસ્ટોરન્ટ રૂમ હોઈ શકે છે અથવા તે ક્લાસ રૂમ હોઈ શકે છે તેથી તે સર્વિસસ્કેપ છે તે સર્વિસસ્કેપમાં ગ્રાહકની પઝેશનનો ઇનપુટ છે તેથી ગ્રાહકો તેમજ તેની પઝેશન બંને ઇનપુટ તરીકે આવે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિની કાર બગડી જાય છે તેથી તે બગડેલી કાર સાથે અથવા ક્ષતિગ્રસ્ત કાર સાથે સર્વિસ ના ક્ષેત્રમાં આવી રહ્યો છે અને તે સર્વિસસ્કેપમાં પ્રવેશ કરી રહ્યો છે હવે અહીં સર્વરો અને ગ્રાહકોનો સમય અને સંસાધનો છે જે ઇનપુટ તરીકે પ્રક્રિયામાં પણ આવે છે તેથી સર્વર થોડો સમય આપે છે અને તૂટેલી કાર પર કેટલાક સંસાધનો ખર્ચ કરે છે અને ગ્રાહક પણ થોડો સમય અને સંસાધનો આપે છે અને આ બધું સાથે મળીને પ્રક્રિયામાં ઇનપુટ તરીકે જાય છે હવે પ્રક્રિયા એક ટ્રાન્સફોર્મ પ્રક્રિયા છે જ્યાં જરૂરિયાતો પૂરી થાય છે તેથી કેટલીક ટ્રાન્સફોર્મ જરૂરિયાતોને પૂર્ણ કરવા અને કેટલીક અપેક્ષાઓ પૂરી કરવા માટે કરવામાં આવે છે હવે જરૂરિયાતો છે કે કાર અને સર્વિસ ને યોગ્ય રીતે સુધારવામાં આવે અને અપેક્ષાઓ એ છે કે તે સંભાળ સાથે સંભાળવામાં આવે અને તે ગ્રાહકને એવી રીતે આપવામાં આવે છે કે ગ્રાહક સંતુષ્ટ અથવા આનંદ અનુભવે છે અને પછી એકવાર આ પ્રક્રિયા ઉત્પાદન પર છે ગ્રાહકોની સ્થિતિ આઉટપુટ તરીકે બહાર આવે છે તેથી ત્યાં બાય સર્વિસ અથવા વેસ્ટ સર્વિસ છે તેથી ટ્રાન્સપોર્ટ સર્વિસ ની જેમ જ ગ્રાહકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેથી આ ટ્રાન્સફોર્મ પ્રક્રિયા એ છે કે ગ્રાહકને એક પોઈન્ટ A થી બીજા પોઈન્ટ B પર લઈ જવાની છે તેથી તે અનુભવ એક બાય સર્વિસ છે જેના વિશે ગ્રાહકે વિચાર્યું ન હતું અથવા ગ્રાહક ને તે સારી સેવા લાગે છે જેના માટે પૈસા દેવા પડે પરંતુ ગ્રાહકને તે સર્વિસ મફત મળે છે તેથી તે બાય સર્વિસ છે અને ત્યાં પણ સર્વિસ નો કચરો હોઈ શકે છે જેનો અર્થ એ છે કે ગ્રાહકને એવી સર્વિસ મળે છે જે તેના માટે ઉપયોગી નથી ઉદાહરણ તરીકે જો આ પ્રક્રિયાઓ ઉપયોગી ન હોય તો તે સમય અને નાણાંનો બગાડ હશે જેથી તે નકામી સર્વિસ બની જાય પછી સર્વિસ અથવા ગ્રાહકની સ્થિતિ તેઓ આઉટપુટ તરીકે સર્વિસસ્કેપમાંથી બહાર આવે છે તેથી આઉટપુટ 3 પ્રકારના હોય છે ત્યાં નવા ઉત્પાદનો હોઈ શકે છે ત્યાં ટ્રાન્સફોર્મ પઝેશન હોઈ શકે છે અને અનુભવ પણ હોઈ શકે છે જેમ કે જ્યારે તમે કોલેજમાં અભ્યાસ કરો છો ત્યારે તમને કોલેજમાંથી કેટલાક પુસ્તકો મળે છે તેથી તે નવી ઉત્પાદન છે ટ્રાન્સફોર્મ પઝેશન એટલે કે તમારું મન કોલેજમાં આપવામાં આવેલી માહિતી વિશે અપડેટ થઈ જાય છે તમને કોઈ વસ્તુમાં તાલીમ આપવામાં આવે છે જેથી તે ટ્રાન્સફોર્મ પઝેશન છે અને જ્યારે તમે આ ટ્રાન્સફોર્મ પઝેશન સાથે તાલીમ મેળવી રહ્યા હો ત્યારે તમને અનુભવ પણ મળે છે તેથી 2 સર્વિસ પ્રોવાઇડર્સ સમાન ટ્રાન્સફોર્મ પઝેશન પ્રદાન કરી શકે છે પરંતુ એક કિસ્સામાં તેઓ તેમની પઝેશનને ખૂબ કાળજી સાથે સંભાળે છે અને અન્ય કિસ્સામાં તેઓ સંભાળતા નથી જેથી તમે 1 લી સર્વિસ પ્રોવાઇડરમાં અનુભવ કરો 1 લી સર્વિસ પ્રોવાઇડર સાથેનો અનુભવ ખૂબ સારો છે જ્યારે આગામી સર્વિસ પ્રોવાઇડર માટે તે એટલું સારું નથી તો આ આઉટપુટ છે હવે આ સર્વિસસ્કેપમાં સર્વિસસ્કેપમાં કેટલાક એન્વાયરમેન્ટ અને કેટલીક સુવિધા છે તેથી એ એન્વાયરમેન્ટ નો સરવાળો છે જે તેઓ સર્વિસસ્કેપ આપી રહ્યા છે પછી ભલે તે ખૂબ ગરમ હોય કે ખૂબ ઠંડુ હોય અથવા તે આરામદાયક હોય તેથી તે એન્વાયરમેન્ટ છે અને પછી ત્યાં સુવિધા છે જેનો અર્થ એ છે કે ત્યાં વિવિધ સાધનો હશે જે કદાચ સ્વચ્છ અને વ્યવસ્થિત હશે અને એના જેવું વધારે બીજું પણ હશે તેથી તે સુવિધા છે હવે જ્યારે ગ્રાહક સર્વિસસ્કેપ પર આવે છે ત્યારે તે કેટલાક ફીડ ફોરવર્ડ પૂરા પાડે છે તેનો અર્થ એ છે કે તે સર્વિસ પ્રોવાઇડરને કહે છે કે આપણને શું જોઈએ છે તેથી આ તેની જરૂરિયાતો છે અને આ જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી તે અપેક્ષાઓ છે તેથી આ ફીડ ફોરવર્ડ છે અને પછી જ્યારે સર્વિસ પૂરી પાડવામાં આવે છે ત્યારે સર્વિસ ની જોગવાઈ પણ છે પ્રક્રિયા દરમિયાન ગ્રાહક કેટલાક ફીડબેક આપી શકે છે અને તે ફીડબેક સ્વયંસેવક પ્રકારનો હોઈ શકે છે જેનો અર્થ છે કે ગ્રાહક ફીડબેક આપવા માટે સ્વયંસેવક બની શકે છે અથવા ગ્રાહકને ફીડબેક આપવા વિનંતી કરવામાં આવશે તેથી તે ફીડ ફોરવર્ડ અને ફીડબેક સિસ્ટમ છે હવે સર્વિસસ્કેપની બહાર સર્વિસ નું એન્વાયરમેન્ટ છે હવે આ એન્વાયરમેન્ટ વધારાનું ઓર્ગેનાઈઝેશન હોઈ શકે છે જે સંસ્થાની બહાર છે અને અમુક એન્વાયરમેન્ટ સંસ્થાની અંદર હોઈ શકે છે તેથી આ ઓર્ગેનાઈઝેશન એન્વાયરમેન્ટ છે તો આ સમગ્ર બાબત સર્વિસ વ્યવસ્થાનું એક મોડેલ છે તેથી આ એક પૂરી પાડવામાં આવેલ સર્વિસ અને પ્રાપ્ત સર્વિસ નું એનાલીસીસ કરવામાં મદદ કરે છે કે જેના દ્વારા કોઈ નિદાન કરી શકે છે કે સર્વિસ માં શું સમસ્યા છે અને શા માટે સર્વિસ ચોક્કસ રીતે પૂરી પાડી શકાતી નથી અથવા તેનો ઉપયોગ પૂરી પાડવામાં આવતી સર્વિસ નું મૂલ્યાંકન કરવા માટે થઈ શકે છે સેવા પ્રદાતા તેનો ઉપયોગ એક ઘટક તરીકે પણ કરી શકે છે તેથી તે સર્વિસ સીસ્ટમનો ઉપયોગ છે હવે ઘણી ટ્રાન્સફોર્મ પ્રક્રિયાઓ હોઈ શકે છે જેમ કે ત્યાં 9 પ્રકારો છે પ્રથમ પ્રકાર એ વિનિમય છે જેના ઉદાહરણ વેપાર અને વિનિમય પ્રથા છે અહી માહિતી અથવા તપાસ અથવા માહિતીસંચાર દ્વારા આપ લે કરવામાં આવે છે આ પ્રકૃતિમાં માહિતીપ્રદ છે તાલીમ અને શિક્ષણ સર્વિસ જેવી ઈન્ટેલેકચ્યુઅલ સર્વિસ હોઈ શકે છે આ ઈન્ટેલેકચ્યુઅલ છે પછી ટ્રાન્સપોર્ટ અને મુસાફરી સર્વિસ જેવી લોકોમોશન સર્વિસ હોઈ શકે છે તેઓ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મદદ કરે છે સમારકામ અને રિમોડેલિંગ સર્વિસ જેવી ફીઝીકલ સર્વિસ હોઈ શકે છે પછી શારીરિક સર્વિસ ના ભાગરૂપે સુંદરતા અને હેલ્થકેર સર્વિસ હોઈ શકે છે મનોવૈજ્ઞાનિક સર્વિસ ના ભાગરૂપે પરામર્શ અને મનોરંજન સર્વિસ હોઈ શકે છે ત્યાં અવકાશી સર્વિસ જેવી કે એન્વાયરમેન્ટ અને સ્થાનનો અનુભવ સંગ્રહાલય આર્ટ ગેલેરીઓ મૂવીઝ વગેરે હોઈ શકે છે જે અવકાશી સર્વિસ પૂરી પાડે છે તેથી તમારે તે જગ્યાની મુલાકાત લેવી પડશે અને તમારું મન તે જગ્યામાં ટ્રાન્સફોર્મ થશે અને પછી પાર્કિંગ જેવી ટેમ્પોરલ સર્વિસ હોઈ શકે છે લીઝિંગ હાયરિંગ અથવા સ્ટોરેજ સર્વિસ જ્યાં 0908 ગ્રાહકનો માલ અમુક સમય માટે રાખવામાં આવે છે અને ગ્રાહક તે પછીના સમયે લે છે તેથી તે સમય દરમિયાન જ પૂરી પાડવામાં આવતી સર્વિસ અને માલને સુરક્ષિત રાખવાની ખાતરી આપવામાં આવે છે તો આ 9 પ્રકારની ટ્રાન્સફોર્મ પ્રક્રિયાઓ છે અને આ ટ્રાન્સફોર્મ પ્રક્રિયાઓ સર્વિસ ના સ્વરૂપમાં છે આ ટ્રાન્સફોર્મ સર્વિસ સીસ્ટમનું બીજું ઉદાહરણ છે અહીં ઇનપુટ ગ્રાહકો અને કુટુંબ અથવા મિત્રોનું છે અને પછી સર્વર અને ગ્રાહકોનો સમય અને વાહન આનો ઉપયોગ પ્રક્રિયામાં ઇનપુટ તરીકે આપવા માટે થાય છે પ્રક્રિયા ટ્રાન્સપોર્ટ ની છે તો આ જરૂરિયાત છે કેવા પ્રકારની પ્રક્રિયા છે તેથી આ ટ્રાન્સપોર્ટ ગ્રાહકની જરૂરિયાતને સંતોષવામાં મદદ કરે છે પછી પ્રક્રિયા આરામદાયક મુસાફરીની છે તો આ તે પ્રક્રિયાની રીત છે પછી ટ્રાન્સપોર્ટ કેવી રીતે થાય છે અને તેથી આ સર્વિસ પ્રાપ્તકર્તા માટે આરામદાયક મુસાફરીના સ્વરૂપમાં છે તેમ છતાં ટ્રાન્સપોર્ટ કેવી રીતે પૂરું પાડવામાં આવે છે તે આરામદાયક રીતે પ્રદાન કરવામાં આવે છે તો આ તે સર્વિસ પાસેથી અપેક્ષાઓનો વિચાર છે અને પછી સર્વિસ આઉટપુટ પર આગળ વધે છે જેથી ગ્રાહક ગંતવ્ય સુધી પહોંચે એટલે કે આઉટપુટ છે પછી ગ્રાહક ને પોતાની સ્વ રીતે અનુભવ પણ છે તો આ 2 સર્વિસ સિસ્ટમ આઉટપુટ છે અને પછી એક બાય સર્વિસ છે જેનો અર્થ થાય છે કેનેસ્થેટિક અનુભવ અનુભવ જે ગ્રાહકને સર્વિસ ના ભાગ રૂપે મળે છે જેની ચૂકવણી નથી અને તે સર્વિસ ના કચરામાં પરિણમે છે દાખલા તરીકે આ બિનઉપયોગી બેઠકો છે તો આ બેઠકો કે જેનો ઉપયોગ બસ અથવા ટ્રેનમાં કરવામાં આવ્યો નથી આ સર્વિસ કચરો છે પછી આગળ એક ફીડ છે તેથી ગ્રાહક સર્વિસ પ્રોવાઇડરને કહે છે કે તેને શું જોઈએ છે તેથી તેણે ગંતવ્યની મુસાફરી કરવાની છે તેથી તે સર્વિસ પ્રદાતાને કહે છે કે ગંતવ્ય ક્યાં છે જ્યાં તે જવા માંગે છે અને તે અપેક્ષાઓ પણ જણાવે છે જે તે સર્વિસ પ્રદાતાને ન કહી શકે પરંતુ તે હજી પણ સલામત અને આરામદાયક મુસાફરીની અપેક્ષા રાખે છે તેથી આ સર્વિસ પ્રોવાઇડરને આગળ મોકલવું પડશે અને પછી ફીડબેક છે જે સ્વૈચ્છિક હોઈ શકે છે તેથી ગ્રાહક સર્વિસ પ્રોવાઇડરને કહેશે જેમ કે તે કારમાં મુસાફરી કરે છે અને તે ડ્રાઇવરને કહેશે કે તે ત્યાં ઝડપથી પહોંચવા માંગે છે અથવા તે કહી શકે છે કે મને ઉતાવળ નથી તેથી તમે કૃપા કરીને વાહનની હિલચાલ ધીમી કરો અને તે ટેક્સી દ્વારા લેવાયેલા રૂટ વિશે પણ ફીડબેક આપી શકે છે અને સર્વિસ પ્રોવાઇડર ગ્રાહકને વિનંતી કરી શકે છે કે તેને જણાવો કે તેને બરાબર શું જોઈએ છે તેથી તે સર્વિસ પ્રદાતાને વધુ સારી રીતે સર્વિસ પૂરી પાડવા સક્ષમ છે આ બધું એક એન્વાયરમેન્ટ માં આપવામાં આવ્યું છે જે સર્વિસસ્કેપ છે અને ત્યાં સુવિધા અથવા વાહન અને સ્ટેશન છે તો આ સર્વિસસ્કેપ છે અને પછી ત્યાં પર્યાવરણ છે તેથી વધારાનું ઓર્ગેનાઈઝેશન એન્વાયરમેન્ટ એ માર્ગ અથવા રસ્તાની ગુણવત્તા છે જે ગ્રાહક માટે આરામદાયક મુસાફરી માટે મહત્વપૂર્ણ છે જો રસ્તાની ગુણવત્તા નબળી હોય તો ગ્રાહક આરામદાયક મુસાફરી કરી શકતો નથી ડ્રાઇવર અને કંડકટર નું વર્તન પણ સંસ્થાકીય પર્યાવરણમાં આવે છે આ અધૂ ભેગું થઇ ને સેવા પ્રદાતા નું એટલે કે ટ્રાન્સપોર્ટ સર્વિસ નું સંસ્થાકીય પર્યાવરણ બનાવે છે જ્યારે તેવો ગ્રાહકો ને સેવા આપતા હોઈ છે આનું વિશ્લેષણ કરવાથી એ જાણી શકાય છે કે કઈ સેવા સારી રીતે પ્રદાન કરવામાં આવે છે અને કઈ સેવા સારી રીતે પ્રદાન નથી થતી જે સેવા સારી રીતે પ્રદાન નથી થતી તો તેને સારી બનાવા માટે જરૂરી પગલા લઇ શકાય છે તેવી જ રીતે કાફે કોફી સર્વિસ નું મોડેલ પણ અહીં આપવામાં આવ્યું છે અહીં ઇનપુટ ફરીથી ગ્રાહક મિત્ર અને પરિવાર અને સમય અને કાચો માલ કટલરી મેનુ છે આ સર્વર દ્વારા આપવામાં આવે છે પછી કોફી ખોરાક અને આરામદાયક એન્વાયરમેન્ટ બનાવવાની પ્રક્રિયા તેથી કોફી અને ખોરાક ગ્રાહકની જરૂરિયાતો છે અને આરામદાયક એન્વાયરમેન્ટ ગ્રાહકની અપેક્ષાઓ છે પછી ત્યાં સર્વિસ અથવા કચરો છે ત્યાં કોફી અને નાસ્તો આઉટપુટ છે અને મિત્રો અને પરિવાર સાથે નિરાતે વાતો કરી શકે એવી ગ્રાહક અપેક્ષા રાખે છે ફીડ ફોરવર્ડ એ જરૂરી મેનુ વસ્તુઓ છે અને અપેક્ષા એ કર્ટસી છે જેની સાથે આ વસ્તુઓ સર્વિસ પ્રોવાઇડર દ્રારા ગ્રાહકને પૂરી પાડવામાં આવે છે અને પછી ગ્રાહક પાસે થી જે ફીડબેક આપવા માટે વિનંતી કરી શકાય અથવા તો એ જાતે જ ફીડબેક આપે છે જેમ કે નાસ્તો મીઠો હતો અથવા તે ગરમ કે ઠંડુ છે વગેરે કયારેક ગ્રાહક આ ફીડબેક પોતાની રીતે આપે છે અને ક્યારેક તેણે ફીડબેક વિશે વિનંતી કરી અને પછી ત્યાં પર્યાવરણ છે જે વધારાનું ઓર્ગેનાઈઝેશન છે જેનો અર્થ એ છે કે આ સર્વિસસ્કેપની બહાર પર્યાવરણ છે અને પર્યાવરણ એવું એન્વાયરમેન્ટ હોઈ શકે છે જે ગ્રાહકને ગમતું નથી તે બહાર વરસાદ પડી શકે છે તેથી ગ્રાહકને બાહ્ય એન્વાયરમેન્ટ ગમતું નથી તેથી તે કંટાળો અનુભવે છે આંદોલનકારી અથવા ગમે તે હોય અને પછી ત્યાં ઓર્ગેનાઈઝેશન એન્વાયરમેન્ટ છે જે મૂળભૂત રીતે સંસ્થાની સંસ્કૃતિ છે સંગઠન ગ્રાહકને સુખદાયક સંસ્કૃતિ સલામત સંસ્કૃતિ કર્ટેસ્ટ સંસ્કૃતિ પ્રદાન કરે છે કે નહીં તે ઓર્ગેનાઈઝેશન એન્વાયરમેન્ટ છે પછી આપણે સર્વિક્શન સિસ્ટમ પર આવીએ છીએ આ સર્વિક્શન સિસ્ટમ વિશે એઇગ્લિયર અને લેન્ગાર્ડ દ્વારા લખવામાં આવ્યું હતું 1977 અને 81 માં અનુક્રમે લેન્ગાર્ડ બેટ્સન લવલોક અને એઇગ્લિયર અને પરિણામ સર્વિસસ્કેપ છે જે દૃશ્યમાન છે કોન્ટેક્ટ કર્મચારીઓ અથવા સર્વિસ પ્રદાતાઓ તે પણ દૃશ્યમાન છે અન્ય ગ્રાહકો જે પણ દૃશ્યમાન છે પરંતુ જે સંસ્થા અને સિસ્ટમો અદ્રશ્ય છે આ સર્વિક્શન સિસ્ટમ છે તેથી સર્વિક્શન સિસ્ટમ એક કામગીરી તરીકેની સર્વિસ છે કામગીરી તરીકે સર્વિસ તરીકે સમજાય છે તેથી લવલોક વિર્ટ્ઝ અને ચેટર્જીએ તેના વિશે 2010 માં લખ્યું છે ગ્રોવ ફિસ્ક અને જ્હોને 2000 માં તેના વિશે લખ્યું છે જ્યાં ઇનપુટ્સ પર પ્રક્રિયા કરવામાં આવે છે અને સર્વિસ તત્વો બનાવવામાં આવે છે અને તેમાં સુવિધાઓ સાધનો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે સર્વિસ ડિલિવરી ફ્રન્ટ સ્ટેજમાં છે જ્યાં સર્વિસ તત્વોની અંતિમ એસેમ્બલી થાય છે અને સર્વિસ ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે તે કામગીરી અને અન્ય ગ્રાહકો સાથે ગ્રાહક ક્રિયાપ્રતિક્રિયાઓ સમાવેશ થાય છે તેથી આ ફ્રન્ટ સ્ટેજ સર્વિસ ડિલિવરી છે અને પછી ફ્રન્ટ સ્ટેજ સર્વિસ માર્કેટિંગ છે તેથી આમાં ઉપર મુજબ સર્વિસ ડિલિવરી અને સર્વિસ ફર્મ અને ગ્રાહકો વચ્ચે અન્ય તમામ કોન્ટેક્ટ જેમ કે જાહેરાત બિલિંગ વેબ સપોર્ટ માર્કેટ રિસર્ચ સ્ટડીઝમાં ભાગીદારી વગેરેનો સમાવેશ થાય છે તેથી આ ફ્રન્ટ સ્ટેજ સર્વિસ ડિલિવરી અને માર્કેટિંગ અને ફ્રન્ટ સ્ટેજ અને બેકસ્ટેજ સર્વિસ ઓપરેશન્સ છે તેથી ઉચ્ચ કોન્ટેક્ટ સર્વિસ માટે સર્વિસ માર્કેટિંગ સિસ્ટમ જે 2010 માં લવલોક વિર્ટ્ઝ અને ચેટર્જીએ આપી હતી તેથી અહીં આપણે જોઈએ છીએ કે 3 ભાગ છે સર્વિસ ઓપરેશન સિસ્ટમ સર્વિસ ડિલિવરી સિસ્ટમ અને અન્ય કોન્ટ્રાક્ટ પોઇન્ટ તેથી સર્વિસ ઓપરેશન સિસ્ટમ એક ટેકનિકલ કોર છે જે બેકસ્ટેજમાં છે અને અદ્રશ્ય છે તેથી ઘણા બધા કમ્પ્યુટર્સ વગેરે બેકસ્ટેજ પર ચાલતા હશે અને ત્યાં આગળનો તબક્કો છે જે સર્વિસ પ્રદાતાને દૃશ્યક્ષમ છે અને જેથી આંતરિક અને બાહ્ય સુવિધાઓ જેવી કે પાર્કિંગ સુવિધાઓ બહારના લોન અને બગીચાઓ અને આંતરિક સુવિધાઓ જેવી કે ખુરશીઓ અને કોષ્ટકો એર કંડિશનનો વગેરે જેવી વસ્તુઓ સમાવેશ થાય છે ઇન્ડોર છે પછી સર્વિસસ્કેપમાં ઉપયોગમાં લેવાતા સાધનો છે અને પછી સર્વિસ લોકો છે તેનો અર્થ એ છે કે જે લોકો સર્વિસ પૂરી પાડે છે પછી ગ્રાહક ગ્રાહક વાસ્તવમાં સર્વિસ ઓપરેશન સિસ્ટમ અને સર્વિસ ડિલિવરી સિસ્ટમના ઇન્ટરફેસમાં છે તેથી સર્વિસ ડિલિવરી ભાગમાં અન્ય ગ્રાહકો પણ છે જે ગ્રાહક સાથે સર્વિસ નો આનંદ માણી રહ્યા છે અને જાહેરાત વેચાણ કોલ્સ બજાર સંશોધન સર્વે વગેરેમાં ગ્રાહક માટે અન્ય કોન્ટેક્ટ પોઈન્ટ એક ગ્રાહક બીજા ગ્રાહક ને કહે હ્હે તે પણ એક કોન્ટેક્ટ પોઈન્ટ છે તેથી મુદ્દો એ છે કે ઉચ્ચ કોન્ટેક્ટ સર્વિસ માટે ઘણા બધા કોન્ટેક્ટ પોઈન્ટ હોય છે અને દરેક કોન્ટેક્ટ પોઈન્ટએ સર્વિસ ને નિષ્પક્ષ રીતે પૂરી પાડવી પડે છે જેથી ગ્રાહક માત્ર સંતુષ્ટ જ નહીં પણ સર્વિસ થી આનંદિત પણ થાય પછી અમારી પાસે ઓછી કોન્ટેક્ટ સર્વિસ માટે સર્વિસ માર્કેટિંગ સિસ્ટમ છે તો અહીં ફરીથી લવલોક વિર્ટઝ અને ચેટર્જીએ પુસ્તકમાં તેના વિશે લખ્યું છે તેથી અહીં સર્વિસ ઓપરેશન સિસ્ટમ ટેક્નિકલ કોર છે જે બેકસ્ટેજમાં છે અને જે ગ્રાહક માટે અદ્રશ્ય છે પરંતુ ગ્રાહકને જે દેખાય છે તે મેલ સેલ્ફ સર્વિસ ઇક્વિપમેન્ટ ફોન ફેક્સ વેબસાઇટ વગેરે જેવા ફ્રન્ટ સ્ટેજ છે આ ગ્રાહકને દૃશ્યક્ષમ છે અને અન્ય કોન્ટેક્ટ પોઈન્ટ જાહેરાત બજાર સંશોધન સર્વિસ બિલિંગ નિવેદનો સુવિધાઓ અને વાહનો માટે રેન્ડમ એક્સપોઝર બોલેલા શબ્દો વગેરે છે આ એક ઓછી કોન્ટેક્ટ સર્વિસ છે જેમ કે કાર ભાડે અથવા ટેક્સી સર્વિસ વગેરે અને તેથી ગ્રાહક આ સર્વિસ કામગીરી અન્ય કોન્ટેક્ટ પોઈન્ટ અને સર્વિસ વિતરણ સીસ્ટમની અંદર છે અને ફરીથી ગ્રાહકે સંતોષ માનવો પડશે કે ડિલિવરીના દરેક પોઈન્ટ અને સંસ્થા સાથે કોન્ટેક્ટ ના દરેક પોઈન્ટ છે હવે આપડે સર્વિસ સિસ્ટમના ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ તરફ આગળ વધીએ અને ત્યાં અમારી પાસે ગ્રાહકો છે અને સર્વિસ સિસ્ટમમાં ઓપરેશન્સ દ્વારા સર્વિસ પહોંચાડવામાં આવે છે જેથી તે ઓપરેશન્સ મેનેજમેન્ટનો ભાગ છે અને આ સર્વિસ ગ્રાહકને વેચવામાં આવે છે અને તેથી સર્વિસ નું માર્કેટિંગ મહત્વનું છે તેથી ત્યાં માર્કેટિંગ મેનેજમેન્ટ છે અને પછી સંસ્થાના લોકો સર્વિસ ની ડિલિવરીમાં મોટો હિસ્સો ચૂકવે છે અને તે માનવ સંસાધન વ્યવસ્થાપનનો ભાગ છે તેથી આ તમામ 3 ઓપરેશન્સ મેનેજમેન્ટ માર્કેટિંગ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એકસાથે તેઓ ગ્રાહકને સર્વિસ પૂરી પાડે છે અને ગ્રાહક એકીકૃત સર્વિસ સીસ્ટમ મેળવવા માટે સક્ષમ હોવા જોઈએ તેઓ એકીકૃત સર્વિસ વ્યવસ્થાપન સીસ્ટમમાંથી અનુભવ મેળવવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી અસરકારક સર્વિસ માર્કેટિંગ વ્યૂહરચના વિકસાવવા માટેનું માળખું 4 ભાગનું છે તેથી આ ગ્રાહકોની જરૂરિયાતો નિર્ણય લેવાની અને સર્વિસ એન્કાઉન્ટરમાં વર્તનની સમજ છે પછી સર્વિસ મોડેલ બનાવવું પછી ગ્રાહક ઇન્ટરફેસનું સંચાલન કરવું અને છેલ્લે નફાકારક સર્વિસ વ્યૂહરચનાનો અમલ કરવો તેથી પહેલો ભાગ ગ્રાહકોની જરૂરિયાતો નિર્ણય લેવાની અને સર્વિસ એન્કાઉન્ટરમાં વર્તણૂકને સમજવાનો છે તેથી સર્વિસ વપરાશનું 3 સ્ટેજ મોડેલ છે તેથી પહેલો તબક્કો ખરીદી પૂર્વે ની શોધ વિકલ્પોનું મૂલ્યાંકન અને પૂર્વ ખરીદીના સમય પર લેવાયેલ કાળજીપૂર્વક નિર્ણયનો તબક્કો છે પછી તે સર્વિસ એન્કાઉન્ટર સ્ટેજ પર આવે છે જેમાં ઉચ્ચ કોન્ટેક્ટ વિરુદ્ધ નીચા કોન્ટેક્ટ ડિલિવરી ભૂમિકા નો સમાવેશ થાય છે અને આ એન્કાઉન્ટર પછીના તબક્કા તરફ દોરી જાય છે જે અપેક્ષાઓ અને ભાવિ ઇરાદા સામે મૂલ્યાંકન છે તેથી પૂર્વ ખરીદીના તબક્કા પછી સર્વિસ એન્કાઉન્ટર સ્ટેજ આવે છે જ્યાં ઉચ્ચ કોન્ટેક્ટ માં અથવા ઓછા કોન્ટેક્ટ માં ડિલિવરીની ભૂમિકા અને પછી છેલ્લે એન્કાઉન્ટર પછીનો તબક્કો તેથી આ સર્વિસ વપરાશનું 3 સ્ટેજ મોડેલ છે પછી બીજા ભાગમાં આવો તેથી અહીં સર્વિસ મોડેલનું નિર્માણ થવું જોઈએ તેથી અહીં મૂલ્ય પ્રસ્તાવ છે કે તે સર્વિસ કોન્સેપ્ટ કોર અને પૂરક તત્વો છે અને જે સર્વિસ ડિલિવરી માટે પસંદગીની ફીઝીકલ અને ઇલેક્ટ્રોનિક ચેનલો સાથે કોન્ટેક્ટ કરે છે તેથી સર્વિસ ડિલિવરી માટે ફીઝીકલ અને ઇલેક્ટ્રોનિક ચેનલોમાં પસંદગી કરવી પડશે અને પછી કિંમત સ્પર્ધા અને મૂલ્યના સંદર્ભમાં કિંમતો નક્કી થયા પછી મૂલ્ય કોમ્યુનિકેશન થશે આ મૂલ્ય કોમ્યુનિકેશન થશે અને આ વ્યવસાયનું મોડેલ છે અને તે ગ્રાહકોના શિક્ષણ અને મૂલ્ય પ્રસ્તાવના પ્રમોશન અને સ્પર્ધાત્મક વિકલ્પો સામે મૂલ્ય દરખાસ્તની સ્થિતિ સાથે કોન્ટેક્ટ કરે છે તો આ બિઝનેસ મોડલ છે અને પછી ગ્રાહકો કેવી રીતે શિક્ષિત છે અને સ્પર્ધાત્મક વિકલ્પો સામે સ્થાન મેળવે છે અને ત્રીજું ગ્રાહક ઇન્ટરફેસનું સંચાલન કરે છે લવલોક વિર્ટ્ઝ અને ચેટર્જી ફરીથી આ ભાગને ડિઝાઇન કરે છે અહી સર્વિસ પ્રક્રિયાઓની ડિઝાઇન અને સંચાલન અને ઉત્પાદક ક્ષમતા સામે સંતુલનની માંગ છે આ એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને પછી એકવાર સર્વિસ એન્વાયરમેન્ટ નું આયોજન કરવું પડે છે તેથી સર્વિસ એન્વાયર્નમેન્ટ સર્વિસ પ્રક્રિયાઓના વિતરણમાં અને ક્ષમતા સામે માંગને સંતુલિત કરવામાં અને પછી સ્પર્ધાત્મક લાભ માટે સર્વિસ કર્મચારીઓના સંચાલનમાં મદદ કરશે સર્વિસ પર્યાવરણની યોજના બનાવવા માટે અને સર્વિસ પ્રક્રિયાઓની ડિઝાઇન અને સંચાલન અને ઉત્પાદક ક્ષમતા સામે માંગના સંતુલન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે આ કરવું પડશે પછી ચોથા ભાગમાં આવે છે નફાકારક સર્વિસ વ્યૂહરચનાઓ નો અમલ તેથી અહીં આપણે જોઈએ છીએ કે તે ગ્રાહક સંબંધ બનાવે છે વફાદારી નિભાવે છે ગ્રાહકો પુનઃ સેવા લે તે માટે આયોજન કરે છે અને ગ્રાહકો માટે ફીડબેક સિસ્ટમ બનાવે છે પછી તે સર્વિસ ગુણવત્તા અને ઉત્પાદકતામાં સતત સુધારો પૂરો પાડે છે અને તે ટ્રાન્સફોર્મ વ્યવસ્થાપન અને સર્વિસ નેતૃત્વ માટે સંસ્થાને પ્રદાન કરે છે તેથી આ રીતે સર્વિસ માર્કેટિંગના 4 ભાગો છે જેમાં પહેલો ભાગ ગ્રાહકોની જરૂરિયાતો નિર્ણય લેવા અને સર્વિસ એન્કાઉન્ટરમાં વર્તણૂકને સમજવાનો છે બીજું સર્વિસ મોડલ બનાવી રહ્યું છે ત્રીજું ગ્રાહક ઇન્ટરફેસનું સંચાલન કરવું અને ચોથી નફાકારક સર્વિસ વ્યૂહરચનાનો અમલ કરવો તેથી અહીં સંદર્ભોની સૂચિ છે કે જે મેં પાઠમાં મૂક્યો છે હું આશા રાખું છું કે તમે આ સત્રનો આનંદ માણ્યો હશે અને તે તમને મદદ કરશે